આપણે આ પ્રકારનો નેચરલ રિસ્પોન્સ જોયો હતો જે આપણે બીજા ક્રમની સર્કિટ પરથી મળ્યો જ્યારે લાક્ષણિક સમીકરણ માટે આપણી પાસે રીઅલ અને અલગ ઉકેલ હોય ત્યારે આપણે બે પ્રયોગ મેળવશુ હવે જો આપણી પાસે રીઅલ છે પરંતુ સંયોગના ઉકેલ તો આપણે પહેલાથી જ જોયા છે પણ હું તેને કોઈપણ રીતે બતાવીશ આ કિસ્સામાં p 1 એ p 2 ની બરાબર થશે અને તેમાંથી દરેક 1 ઓવર વર્ગમૂળમાં L C હશે અને આ કિસ્સામાં રિસ્પોન્સ નેચરલ રિસ્પોન્સ સ્વાભાવિક છે આ આપણી સામાન્ય RLC સર્કિટ માટે V c માટે નેચરલ રિસ્પોન્સ A 1 A 2 t એક્સ્પોનેંસિયલ માઇનસ t બાય વર્ગમૂળમાં LC આ મૂળભૂત રીતે એક્સ્પોનેંસિયલ p 1 t બનશે હવે તમે અચળ A 1 અને A 2 કેવી રીતે નક્કી કરો છો પ્રારંભિક પરિસ્થિતિનો ઉપયોગ કરીને પહેલાની જેમ આપણી પાસે પ્રારંભિક શરતો V c of 0 અને i L ઓફ 0 હશે અમે જાણીએ છીએ કે i l ઓફ t જે ઇન્ડક્ટરના કરંટ સમાન છે તેથી તે c × d V c બાય d t છે તેથી iL ઓફ t એ c × તેનો સમય સાથેનું વિકલન થશે જે A 1 A2 t × p 1 એક્સ્પોનેંસિયલ p 1 t છે આ એક ચેઇન રૂલ છે જે તેના આ ભાગમાં પ્રથમ વખત વિકલન A 2 × એક્સ્પોનેંસિયલ p1t છે તેથી પ્રથમમાંથી આપણને Vc ઓફ 0 જે A 1 મળશે અને બીજામાંથી આપણને I L ઓફ 0 જે c × A 1 p 1 A 2 મેળવીશું આપણી પાસે બે સમીકરણો અને બે અજ્ઞાત છે અને આપણે A 1 અને A 2 બંને શોધી શકીએ છીએ હવે આપણી પાસે જટિલ જોડાણના ઉકેલ છે આપણી પાસે p 1 અને p 2 કેટલાક રીઅલ ભાગ માઇનસ j × સમાન કાલ્પનિક ભાગ અને રીઅલ ભાગ માઇનસ R બાય L હશે તમે જે કાલ્પનિક ભાગ જાણો છો તે આ માટે અભિવ્યક્તિ માઇનસ j × વર્ગમૂળમાં 1 ભાગ્યા LC માઇનસ R બાય 2 L વર્ગ થશે તેથી ફરી રિસ્પોન્સ A 1 એક્સ્પોનેંસિયલ p 1 t A 2 એક્સ્પોનેંસિયલ p 2 t સ્વરૂપમાં હશે હવે આ કિસ્સામાં P 2 ખરેખર p 1 સંયુક્ત છે તેથી A 2 પણ A 1 સંયુક્ત હશે જેથી સમગ્ર અભિવ્યક્તિ રીઅલ હોય હવે જો હું p 1 અને p 2 ના સ્વરૂપને બદલીશ તો મારી પાસે pr × t jpi × t A 1 સંયોજક એક્સ્પોનેંસિયલ pr × t માઇનસ jpi ×t હશે જે પ્રયોગાત્મક રીતે prt ને બહાર ફેક્ટર કર્યા પછી આપણી પાસે એક્સ્પોનેંસિયલ jpit A1 સંયુક્ત એક્સ્પોનેંસિયલ p r t એક્સ્પોનેંસિયલ માઇનસ j p i t હશે આ એક રીઅલ સંખ્યા એક્સ્પોનેંસિયલ prt છે અને અહીં બે પદ માટે સામાન્ય છે હવે બીજો ભાગ તમે જોઈ શકો છો કે આપણી પાસે A 1 × એક્સ્પોનેંસિયલ j p i t છે તે કેટલીક જટિલ સંખ્યા છે બીજો ભાગ A 1 સંયોજક × એક્સ્પોનેંસિયલ માઇનસ j p i t પણ એક જટિલ સંખ્યા છે અને તે પ્રથમ ભાગનો જટિલ જોડાણ છે હવે આને વધુ સરળ બનાવવાની સૌથી અનુકૂળ રીત એ છે કે A 1 ને પોલાર j ની ×A 1 નો ખૂણો છે આપણે જે મેળવીશું તેમાંથી જે પણ મળશે તે V c ઓફ t છે જે A 1 એક્સ્પોનેંસિયલ prt નું મેગ્નિટ્યુડ છે આ સમગ્ર બાબત માટે સામાન્ય પરિબળ હશે અને પછી આપણી પાસે એક્સ્પોનેંસિયલ jpit A 1 નો ખૂણો એક્સ્પોનેંસિયલ માઇનસ jpit A 1 નો ખૂણો હશે અને તમે સમજો છો કે આ બીજું કંઈ નથી પણ 2 × cos p i t A1 નો ખૂણો છે તેથી આ આખી વસ્તુને 2 × સંપૂર્ણ મૂલ્ય A 1 એક્સ્પોનેંસિયલ prt અને cos p i t A 1 ના ખૂણા તરીકે લખી શકાય છે તેથી ફરીથી તમારી પાસે બે કોંસ્ટંટ છે તમે તેમના વિશે વિચારી શકો છો મૂળ આપણી પાસે A 1 અને A 2 હતા હવે આપણી પાસે A 1 અને A 1 સંયુક્ત છે પરંતુ A 1 પોતે રીઅલ અને કાલ્પનિક ભાગ A 1 r અને ji 1 અથવા મેગ્નિટ્યુડ અને કોણ છે તેથી આપણે તેને કોઈપણ રીતે રજૂ કરી શકીએ છીએ પરંતુ અંતે બે પ્રારંભિક શરતોમાંથી બે સમીકરણ હશે અને તમે આ બે સંખ્યાઓ શોધી શકો છો સામાન્ય રીતે તે સૌથી સહેલું છે જે આપણે કરી શકીએ છીએ કે આ બે અહીં વધારે મહત્વ ધરાવતા નથી આ આખી વસ્તુ અમુક કોંસ્ટંટ A શૂન્ય એક્સ્પોનેંસિયલ p r t cos p i t કોઈક ખૂણો phi છે તેથી આપણી પાસે બે કોંસ્ટંટ A શૂન્ય અને phi છે જે આપણે પ્રારંભિક પરિસ્થિતિઓમાંથી શોધી શકીએ છીએ તેથી આ એવા રિસ્પોન્સ છે જ્યારે આપણી પાસે રીઅલ સંયોગિત અવયવ હોય અને જ્યારે આપણી પાસે સેકન્ડ ઓર્ડર સિસ્ટમના લાક્ષણિક સમીકરણ માટે જટિલ જોડાણના અવયવ હોય